તરલ થી ભરેલા એક બીકરને ધ્યાનમાં લો તેમાં એક ચોક્કસ તાપમાન શ્રેણી હશે જેના માટે મુખ્યત્વે પ્રાકૃતિક ઉષ્માનયન દ્વારા ઉષ્મા પરિવહન થાય છે પ્રણાલીને પૂરી પાડવામાં આવતી ઉષ્માનો પ્રવાહ ΔT થી વધે છે ઉપરના સ્નેપશોટમાં 1 પ્રા ઉષ્માનાયન જુઓ આ પ્રણાલી માં જ્યારે ઉષ્મા પૂરી પાડવામાં આવે છે ત્યારે તળિયાની સપાટી પર પ્રસંગોપાત પરપોટા રચાય છે ઘનતા તફાવત પરપોટાને ઉપર લઈ જવાનું કારણ બનશે અને આ બીકરમાં પરિભ્રમણ ગતિની રચના કરશે જે ઉષ્મા પરિવહનનો પ્રાકૃતિક ઉષ્માનયનનો પ્રકાર યોજે છે આમ ઉષ્મા પરિવહનનો પ્રબળ પ્રકાર પ્રાકૃતિક ઉષ્માનયન છે આ પ્રણાલીમાં છૂટાછવાયા પરપોટાની રચના હોવા છતાં તરલ ઉષ્મા વિનિમય માટે સપાટી સાથે મહત્તમ સંપર્ક જાળવી રાખે છે તેથી ઉષ્માનું પ્રાથમિક પરિવહન ફક્ત ઘન સપાટી અને પ્રવાહી સપાટી વચ્ચે હોય છે જે પ્રવાહ પૂરી પાડવામાં આવતી ઉષ્માનો માં ધીરેથી થતા વધારા સાથે તાપમાન તફાવતના આલેખ ઉપરનો સ્નેપશોટ જુઓ દ્વારા પ્રતિબિંબિત થાય છે આગળનો તબક્કો એ મધ્યવર્તી ઉત્કલન ક્ષેત્ર છે મુક્ત ઉષ્માનયન ચોક્કસ મહત્તમ ઉપરના સ્નેપશોટમાંના આલેખમાં c સુધી બધી રીતે પરિવહનનો પ્રબળ પ્રકાર જ રહેશે આ ક્ષેત્રમાં વલણ બિંદુ સુધી તળિયાની સપાટી પર નોંધપાત્ર પરપોટાની રચના થશે વલણ બિંદુ પછી ઉષ્માનું પરિવહન વરાળ પ્રાવસ્થા દ્વારા વિનિમય થયેલ સંવેદન ઉષ્મા અને મુક્ત ઉષ્માનયન એમ બંનેને કારણે થશે જે હવે તળિયાની સપાટીનો મોટો ભાગ કબજે કરે છે આમ ઉષ્માનું ચોખ્ખું પરિવહન બાષ્પ દ્વારા વહન થતી સંવેદન ઉષ્મા અને તે જ તરલના પ્રવાહી એમ બંનેના કારણે થાય છે પ્રાવસ્થા ફેરફાર પરિવહનને પ્રવાહી અને વરાળ બંને દ્વારા અસર કરે છે વરાળની વાહકતા પ્રવાહીની તુલનામાં નોંધપાત્ર ઓછી હોવાથી વલણ બિંદુ સુધી મોટાભાગની ઊર્જા પ્રવાહી પ્રાવસ્થા દ્વારા વહન પામે છે વલણ બિંદુ પછી ધીરે ધીરે વરાળ પ્રાવસ્થા દ્વારા પરિવહન થાય છે ત્રીજા ઉત્કલન ક્ષેત્રમાં જે હજી પણ કેન્દ્રિયકરણ ને કારણે થતાં ઉષ્મા પરિવહન સંચાલિત મધ્યવર્તી ઉત્કલન છે તળિયાની સપાટી પર નોંધપાત્ર પરપોટાની રચના જોઇ શકાય છે ઉપરનો સ્નેપશોટ જુઓ એકબીજા નજીકના પરપોટા એકરૂપ થઈ બાષ્પ પ્રવાહ કેહવાતા સ્વરૂપમાં આવશે એકરૂપતાને લીધે વરાળનો પ્રવાહ ચેનલ ઉદભવે છે ઉપરનો સ્નેપશોટ જુઓ આમ ઉષ્મા પરિવહન મુખ્યત્વે વરાળ પ્રાવસ્થા દ્વારા લઈ જવામાં આવતી ઉષ્માને કારણે થાય છે પરિણામે ઉષ્મા પરિવહનના પ્રભાવશાળી પ્રકારમાં ફેરફાર થાય છે બાષ્પ પ્રાવસ્થાની ઘનતા પ્રવાહી પ્રાવસ્થા કરતા નોંધપાત્ર રીતે ઓછી હોવાથી અને બાષ્પની હવે વધુ ઝડપથી રચના થવાથી તરલમાં વધતા પરિભ્રમણના કારણે અને બાષ્પ પ્રવાહ દ્વારા રજૂ થયેલ ઉત્સાહપૂર્ણ મિશ્રણના કારણે બાષ્પ ઝડપી ઉષ્મા પરિવહન કરી ઉદભવેલ ચેનલમાંથી છટકશે અંદર મિશ્રણ થતું હોવાથી ΔT વધારવા માટે જરૂરી ઉષ્માની ચોખ્ખી માત્રા ઘટશે વધુ વરાળની રચના સાથે ઉષ્મા પરિવહનાંક ઘટવાનું શરૂ થશે કારણ કે ગરમ થતી સપાટીના સંપર્ક સમય નજીક વરાળ પ્રાવસ્થાનો નિવાસ સમય ખૂબ જ ઓછો છે અને તેની વાહકતા પણ ઓછી છે આગળનો તબક્કો સંક્રમણ તબક્કો છે જ્યાં તમે તફાવત કરી શકતા નથી કે હવે તળિયાની સપાટી ફક્ત વરાળ પ્રાવસ્થા સાથે સંપર્કમાં છે કે નહીં હકીકતમાં તે બાષ્પ અને પ્રવાહી પ્રાવસ્થા વચ્ચે સતત બદલાતી રેહશે તેથી સતત બદલાવ અને નિવાસ સમય અથવા તરલ અને તળિયાની સપાટી વચ્ચેનો સંપર્ક સમય નોંધપાત્ર રીતે નાનો હોવાને કારણે ઉષ્મા પરિવહનાંક નું ઘટવાનું ચાલુ રેહશે ઉપરનો સ્નેપશોટ જુઓ આ તબક્કો ઉત્કલન વક્રમાં મહત્તમ અને ન્યૂનતમની વચ્ચેના ક્ષેત્રને અનુરૂપ છે આગળનો અને પાંચમો તબક્કો કપોટી ઉત્કલન છે જ્યાં તળિયાની સપાટી ફક્ત વરાળથી ભરાયેલી હોય છે તાપમાનનો તફાવત નોંધપાત્ર રીતે એટલો ઉંચો છે કે તળિયાની સપાટીના સંપર્કમાં રહેલ કોઈપણ પ્રવાહી તત્કાળ તેની વરાળ પ્રાવસ્થામાં ફેરવાશે આમ તળિયાની સપાટી હંમેશા તરલની વરાળ પ્રાવસ્થા સાથે સંપર્કમાં રહેશે ઉપરનો સ્નેપશોટ જુઓ વરાળ પ્રાવસ્થા દ્વારા થતું ઉષ્માવહન એ ઉષ્મા પરિવહનનો પ્રાથમિક પ્રકાર છે અનિવાર્યપણે વરાળ રચાય છે અને તે બધી છટકી જશે આમ પૂરા પાડવામાં આવતા ઉષ્મા પ્રવાહમાં વધુ વધારો ઉપરના સ્નેપશોટમાંના ઉત્કલન વક્રમાં બતાવ્યા પ્રમાણે તાપમાન તફાવતમાં વધારો કરશે ઉત્કલન વક્રમાં ન્યૂનતમ જ્યાં કપોટી ઉત્કલન શરૂ થાય છે તેને લિડનફ્રોસ્ટ બિંદુ કહેવામાં આવે છે ઉત્કલન પ્રક્રિયા દરમિયાન કોઈપણ સામાન્ય રીતે તે અવસ્થા સુધી પહોંચવા માંગતા ન હોય જ્યાં સપાટી બાષ્પ કપોટીથી ઢંકાયેલી હોય આમ પ્રવાહીને ઉકાળવા માટેની શ્રેષ્ઠ રીત ઉત્કલન વક્ર પર ધીમે ધીમે મહત્તમ સુધી પહોંચી અને ત્યારબાદ અચળ પ્રવાહની સ્થિતિ જાળવી રાખવી પૂરી પાડવામાં આવતી ઉષ્માનો પ્રવાહ એ તાપમાનના તફાવતને લગતા કેટલાક ગણા ઉષ્મા પરિવહનાંક બરાબર છે હવે તાપમાન તફાવતના વિધેય તરીકે ઉષ્મા પરિવહનાંકને ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે દોરીને બતાવી શકાય છે સંચાલક સમીકરણો લખવા જટિલ હોવાથી તેમના ઉકેલો પણ જટિલ છે જો કે ઉત્કલનના વિવિધ તબક્કાઓ માટે અનુસંબંધો ઉપલબ્ધ છે જ્યાં મુક્ત ઉષ્માનયન પ્રબળ હોય એવી પ્રણાલીમાં પ્રાકૃતિકમુક્ત ઉષ્માનયન માટે વિકસિત તમામ અનુસંબંધો લાગુ કરી શકાય છે મધ્યવર્તી ઉત્કલન માટે રોહસેનો અનુસંબંધ ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા મુજબ લાગુ પડે છે કપોટી ઉત્કલનના કિસ્સા માટે Nu નો ઉપરના સ્નેપશોટમાં બતાવેલ અનુસંબંધનો ઉપયોગ કરીને અંદાજ લગાવી શકાય છે માની લો કે ઉષ્માનયન અને ઉષ્માવિકિરણ બંને મહત્વપૂર્ણ છે તો એકંદર ઉષ્મા પરિવહનાંક ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે